બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્રો અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે આપણે હાલમાં મોડ્યુલ નંબર 4 લેક્ચર નંબર 35 માં ઑર્થોગ્રાફિક પ્રોજેક્શન ની ચર્ચા કરીએ છીએ ખાસ કરીને આપણે જ્યારે લાઈન બંને સપાટી સાથે ખૂણો બનાવતી હોય તે પ્રકારના પ્રોજેક્શન ને આવરી લઈએ છીએ છેલ્લા વર્ગોમાં આપણે શીખ્યા છે કે જો કોઈ લાઈન વર્ટિકલ અને હોરિઝોન્ટલ સપાટી બંને તરફ વળેલી હોય તો સાચી લંબાઈ ન તો વર્ટિકલ સપાટી પર અથવા આગળના દૃશ્ય અથવા ઉપરના દેખાવમાં મેળવી શકાતી નથી અને એંગલ્સ એ સ્પષ્ટ કોણ પણ છે જે આપણી પાસે પ્રોજેક્શન મુજબ હશે અને ચાલો આપણે તે ઉદાહરણ દ્વારા શીખીએ અહીં એક લાઇન AB છે કે જે 80 mm લાંબી છે અને વર્ટિકલ સપાટી સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે તેથી સાચી લંબાઈ 80 mm છે અને તે વર્ટિકલ સપાટી સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે તે આગળના દેખાવ મા 55 ડિગ્રી ખૂણો બનાવે છે તેથી આ સ્પષ્ટ કોણ છે અને આ 45 ડિગ્રી અમે તેને ઉપરના દૃશ્ય પરની આ સંપૂર્ણ પ્રોજેક્શન મા વસ્તુ માટે જોઈશું હવે a છેડો એ 20 mm હોરિઝોન્ટલ સપાટીથી ઉપર અને વર્ટિકલ સપાટીની સામે 25 mm દૂર છે તેથી બિંદુ A હોરિઝોન્ટલ સપાટીથી 20 mm ઉપર અને વર્ટિકલ સપાટીની સામે 25 mm આવેલું છે અને આ આખી લાઇન પહેલા ચરણ મા છે જો ત્યાં એવું છે કે આપણે તેના પ્રોજેક્શન દોરી શકીએ તો તે અને તે આડી સપાટી સાથેનો કોણ છે કે કેમ તેથી જો આપણે સચિત્ર રૂપે બતાવી રહ્યા છીએ કે આ વર્ટિકલ સપાટી છે આ હોરિઝોન્ટલ સપાટી છે કદાચ આપણો AB પોઇન્ટ એવી રીતે ઢળેલો છે કે આ A છે તે B છે જ્યારે આપણી પાસે પ્રોજેક્શન આવે છે ત્યારે આ પ્રોજેક્શન આપણે જોઈ શકીએ છીએ વર્ટિકલ સપાટી સાથે 45 ડિગ્રી કોણ બનાવે છે તેથી 45 ડિગ્રી ઢાળ એટલે જો આપણે વિસ્તૃત કરીશું કે આ ખૂણો 45 ડિગ્રી છે અને આ ફ્રન્ટ વ્યૂ 55 ડિગ્રી બનાવે છે તેથી જ્યારે આપણી પાસે આ પ્રોજેક્શન છે ત્યારે આગળનો દેખાવ અહીં છે અને આ એક 55 ડિગ્રી છે તો ચાલો આપણે તે પદ્ધતિ સર દોરીએ આપણે જે પ્રથમ પગલું એ લઈશું કે XY લાઇન દોરેલું છે પ્રથમ આપણે આ XY લાઈન દોરવી પડશે તે પછી આપણે પ્રોજેક્ટર દોરીશું તે પછી આપણે XY ઉપર 20 mm લઈને a અને XY લાઇનથી 25 mm નીચે એક બિંદુ a મુકીશું એકવાર આ ત્રણ પગલા પૂર્ણ થઈ ગયા પછી આપણે a બિંદુથી XY સાથે 45 ડિગ્રી ઢાળવાળી લાઈન દોરીશું તેથી બિંદુ a થી 45 ડિગ્રીની રેખા દોરો અને ચાલો આપણે આ લાઈનને સાચી લાઈન કહીએ અને આપણે બિંદુ b 1 ને સ્થિત કરવાની સ્થિતિમાં હોઈશું પછી XY લાઇન ઉપરના સામેના વ્યૂમાં a 1 થી 55 ડિગ્રી લઈએ જેમ કે આપણે દોરવાનું છે તે પછી આપણે b 1 માટે લોક્સ દોરીએ છીએ b 1 થી ઉપર તરફ બધાને પ્રોજેકટ કરો ત્યાંથી જે પણ આ લંબાઈ હોય તે એક ખૂણો બનાવે છે જેથી આપણે આ બિંદુને સ્થિત કરવાની સ્થિતિમાં હોઈશું એકવાર આપણી પાસે આં બિંદુ આવતા આપણે તે વળાંક મા ફરીથી આપણી પાસે તે અક્ષ પર સાચી લંબાઈ શોધી શકીએ છીએ જે હોરિઝોન્ટલ લીટી બનાવે છે એકવાર આપણી પાસે તે હોરિઝોન્ટલ લીટી છેદે છે તે બિંદુ આપણે આ b પોઇન્ટને નક્કી કરવા માટે તેને પ્રોજેક્ટ કરીએ છીએ અને અમે આ ઉપરના દૃશ્યો જોડી દઈએ છીએ આ આપણી દોરવાની રીત છે ચાલો આપણે તે પદ્ધતિ સર જોઈએ પ્રથમ ત્રણ પગલા ચાર પગલાંઓ ડ્રોઇંગ શીટ પર છે પ્રથમ એક XY લાઇન દોરો X અક્ષ અને Y અક્ષ a અને a માટે પ્રોજેક્ટર દોરો જે એક વર્ટિકલ લાઈન છે જેના પર આપણે a અને a દર્શાવી શકીએ તમારા સ્કેલનો ઉપયોગ કરી અહીં XY ની 20 mmની ઉપર a બિંદુ દર્શાવો અને XY લાઇનની નીચે તે અહીં 25 mm છે તેમને a અને a નામ આપો એકવાર તે થતાં જ આ પોઇન્ટ માટે લોકસ દોરો જે રોલર સ્કેલનો ઉપયોગ કરીને દોરો તે પછીના તબક્કે ઉપયોગી થશે હવે 45 ડિગ્રી ઢાળ આપણે તેને બિંદુ a થી XY પર શોધવાનું છે તેથી તમારા પ્રોટ્રેક્ટરનો ઉપયોગ કરીને 45 ડિગ્રી લાઇન જોડી દો હવે તે ચિત્ર પર 80 mm સાચી લંબાઈ દર્શાવો એકવાર તે બિંદુ મળતાં તેને b 1 કહો b 1 માંથી પસાર થતિ એક લોકસ લાઇન દોરો હવે આપણને સામેના વ્યૂમાં 55 ડિગ્રી એંગલ જોઈએ છે જે અહીં a બિંદુથી 55 લીધેલ છે આ બિંદુઓ 55° ને a સાથે જોડો એકવાર તે થતાં જ b 1 થી એક વર્ટિકલ લાઈન દોરો તેથી આપણે અહીં b 1 થી લઈને a ના લોકસ સુધી લાઈન પસંદ કરવી પડશે તો આ બિંદુ છે અને ચાલો આને 1 કહીએ હવે આ સાચી લંબાઈનો હોરીઝોન્ટલ ઘટક છે તો આ સાચી લાઇન છે જો આપણે તેને ફેરવીએ છીએ તો જે કંઇ a થી 1 છે આપણે આને સાચી લાઈન હોરીઝોન્ટલ ઘટક તરીકે કહીશું અને સામાન્ય રીતે આપણે તે આગળના વ્યૂના લોકસ ની જેમ રજૂ કરીશું હવે આપણે તેને a ના લોકસ સુધી લઈ જશું અને તેને આગળનાં દેખાવ સુધી ઉપર તરફ ફેરવીશું અને તેને આપણે b તરીકે ઓળખીશુ તેથી આપણે શું કરવાનું છે હવે આ સમગ્ર લંબાઈને સ્થાનાંતરિત કરો તેથી ચાલો આપણે આ બધું 55 ડિગ્રી લાઇન ના બરાબર રીતે સ્થાનાંતરિત કરીએ આ પહેલેથી જ આપણે ખ્યાલ છે કે 55 ડિગ્રી અને આ એક આપણે પહેલેથી જ 45 ડિગ્રી જાણીએ છીએ તો ચાલો આપણે આને પ્રોજેક્ટેડ 1 b કહીએ એકવાર તે b થી થઇ જતા જ ફરીથી એક લોકસ દોરો તેથી આપણે જાણીએ છીએ કે ab એ આગળના દેખાવ નું પ્રોજેક્શન છે તેથી b 1 માંથી પસાર થતું લોકસ દોરો અને આપણે સાચી લંબાઈ દર્શાવવી પડશે જે અહીંયા 80 mm આપેલ છે આ લંબાઈ આપણે તેને તે સ્થાન પર બધી રીતે બતાવેલી છે જેથી હવે આ બે લાઇનમાં જોડાઓ અને ચાલો તેને b 1 કહીએ તો આ સાચી લંબાઈ છે અને આ આગળનો દેખાવ છે સાચી લાઇન છે અને આ ખૂણો 55 છે અને આપણે જે શોધવાનું છે તે હોરિઝોન્ટલ દિશા સાથે સાચી લાઇન કેટલો ખૂણો બનાવે છે તેથી તે 10 20 30 કે પછી 35 34 ડિગ્રીની આસપાસ હોય શકે છે તેથી આ એન્ગલ આલ્ફા 34 ડિગ્રી છે હવે આપણે ઉપરનો વ્યુ દોરેલો નથી તો આપણે શું કરવું છે આ એક પોઇન્ટ b ને પ્રોજેકટ કરો અને પ્રોજેકશન વડે મળતાં આ બિંદુને b કહો a અને b જોડી દો જો આપણે એમ કરીએ તો આપણી પાસે આ ઉપરના વ્યૂ માટેની લાઇન હશે તો આ સામેના વ્યૂ માટેની લાઇન છે આ એન્ગલ 34 છે અને આ એક સ્પષ્ટ કોણ જે 61 ડિગ્રીની આસપાસ છે આ રીતે આપણે આગળના વ્યૂમાં અને ઉપરના વ્યૂમાં પણ પ્રોજેકશન દોરીએ છીએ આ વર્ટિકલ સપાટી છે આ હોરીઝોન્ટલ સપાટી છે ઉપરનો દેખાવ આગળનો દેખાવ આપણે દોરવા માટેનો નવો ભાગ એ હશે કે તે hp સાથે પણ કોઈક ખૂણે ઢળેલું છે તેમજ આપણે તેને શોધવા માટે સક્ષમ હોઈશું તેથી hp સાથેનો કોઈપણ એંગલ આપણે તે વર્ટિકલ સપાટીમાં પ્રોજેક્ટ કરીને જોશું તેથી આ એંગલ છે જે હોરિઝોન્ટલ સપાટી સાથે બનાવે છે તો ચાલો આપણે હવે પછીના ઉદાહરણ તરફ આગળ વધીએ તેથી ઉદાહરણ 2 જ્યાં સામેના દેખાવમાં સ્લાઇડ પર ત્યાં એક લાઇન AB નું ફ્રન્ટ વ્યૂ XY સાથે 50 ડિગ્રી ખૂણો ધરાવે છે અને 55 mm લંબાઇ ધરાવે છે જ્યારે તે ઉપર નો દેખાવ હોય છે ત્યારે 60 ડિગ્રી જેટલું XY લાઇન તરફ વળેલું હોય છે જો A છેડો hp થી 10 mm ઉપર અને vp ની 15 mm સામે હોય તો તેના પ્રોજેકશન દોરો અહીં સાચી લંબાઈ ની આપણને જાણ નથી અને તે હોરીઝોન્ટલ સપાટી અને વર્ટીકલ સપાટી સાથે ઢળેલી છે આ બધું આપેલા ઉદાહરણમાં અજાણ છે તો આપણે જાણીએ છીએ કે લાઈનનો આગળનો દેખાવ આપવામાં આવેલો છે તેથી આ સ્પષ્ટ લંબાઈ છે અને તે 55 mmની લંબાઈ સાથે 55 ડિગ્રી છે તે ઉપરનો દેખાવ પણ ત્યાં ફરીથી સ્પષ્ટ કોણ છે જે 60 ડિગ્રી XY લાઇન તરફ આવેલો છે તો ચાલો નીચે આપેલા પગલાથી તે શરૂ કરીએ તો ચાલો પહેલા તે માટેની પદ્ધતિ જોઈએ આ XY લાઇન દોર્યા પછી a બરાબર 10 mm અને આ બિંદુ આ 10 mm અને 15 mm જેટલું હશે તો a અને a પણ નક્કી થયેલ છે a અને a માંથી લોકસ લાઈન દોરો પછી તે આગળના વ્યૂમાં 50 ડિગ્રી સાથે જે લાઈન a માંથી જ દોરો અને આ b મેળવવા માટે 55 mm જેટલું ચિહ્નિત કરવું પડશે કારણ કે આ 50 ડિગ્રી બનાવે છે તેથી આ 50 ડિગ્રી લાઇન છે અને તે 55 mm લાંબી આપેલી છે તો b ની હવે જાણ છે એ જ રીતે ચાલો આપણે ઉપરની વ્યૂમાં 60 ડિગ્રી લાઈન દોરીએ આ આગળની વ્યૂ લાઇન છે અને આ ઉપરની વ્યૂ લાઇન છે આપણે તે a પરથી દોર્યું છે પછી ડ્રોઇંગમાં b માંથી પ્રોજેક્ટર દોરેલા છે તેથી પહેલાથી જ આપણે p પ્રોજેક્ટ જાણીએ છીએ કે બધી રીતે નીચે જે આ બિંદુએ આ 60 ડિગ્રી લીટીને કાપી શકે છે આ બિંદુ a અને b માં જોડાવા માટે તે બિંદુઓ શોધો તે પછી તમે આ બિંદુથી એક લોકસ દોરો તેથી આપણે જાણીએ છીએ તે આ ઉપરનું વ્યુ છે આપણે જાણીએ છીએ તે આગળનું વ્યુ છે પછી આપણે આ શું કરી શકીએ તે a થી b એક આર્ક બનાવો જે આ લોકસ લાઇનને છેદે છે અને તે લાઈન ને આ રીતે આ લોકસ લાઇન સુધી નીચે પ્રોજેક્ટ કરો જ્યાં તે છેદે છે ત્યાં તેને આપણે b1 કહીશું અને સાચી લંબાઈ મેળવવા માટે a થી b જોડી દો એકવાર આપણને સાચી લંબાઇ ની જાણ થતા તેને આ a થી માપી લઈને લોકસ છેદવા માટે ચાપ બનાવો હમણાં આપણે b1 પણ જાણી શકવાની સ્થિતી મા હોઈશું એકવાર લાઈન જાણી શકાય કે પછી આપણે માપી લઈએ કે આ કોણ શું છે એ જ રીતે સાચી લંબાઈ તે આ ઉપરના દૃશ્ય સાથે કેટલો કોણ બનાવે છે તો ચાલો આપણે તેને ડ્રોઇંગ શીટ પર શરૂ કરીએ પ્રથમ વસ્તુ આપણે એક XY લાઇન X લાઇન દોરવી પડશે X લાઈન Y લાઈન એકવાર તે થઇ જતા આ પ્રોજેક્ટર લાઇનો નક્કી કરો આના પર આપણે a માટે XY ઉપર 10 mm અને XY લાઇનથી 15 mm નીચે માર્કિંગ કરવું પડશે આ a અને તે a છે હવે અહીંથી આડી સપાટીથી 50 ડિગ્રી એ ફ્રન્ટ વ્યૂ લાઇન દોરો ત્યાં બધી રીતે આ a લાઈનોમાં જોડાઓ અને આપણા b ને ચિહ્નિત કરવા માટે 55 mm લંબાઈ રાખો તેથી આપણે અહીં 55 mm રાખવાનું છે તેથી એકવાર ચિહ્નિત કર્યા પછી ચાલો તેને b તરીકે કહીએ અને પછી આપણે આ રીતે પ્રોજેક્ટર લાઇનની જરૂર છે એ જ રીતે ચાલો આપણે આ ઉપરની વ્યૂ લાઇન 60 ડિગ્રી એ શોધીએ 60 ડિગ્રી લાઈન બનાવીએ અહીં આ લાઇનમાં જોડાઓ આ 60 ડિગ્રી છે તો ચાલો તે 60 ડિગ્રીને ચિહ્નિત કરીએ અને આ 50 ડિગ્રી છે દેખાવો થોડા ડાર્ક કરવા દો હમણાં સુધી અમને ખબર નથી કે તે લંબાઈ કેટલી છે પરંતુ આ એક ફ્રન્ટ વ્યૂ છે અને આ એક ટોપ વ્યુ છે હવે આપણે શું કરવાનું છે આ અક્ષ પર આપણે જે પણ સાચી લંબાઈ જ્યાં તેને છેદે છે તે માર્ક કરવાની છે જે આપણને ખબર નથી તેથી હવે પછી b થી પોઇન્ટ b માર્ક કરો અને a b જોડો તેથી આપણે આ ઉપરના વ્યૂ મા a b લાઇન દોરવાની છે અને તે માટે આપણે એક પ્રોજેક્ટર લાઇન દોરવી પડશે જે b માંથી પસાર થતી હોય કારણ કે આ તે પ્રોજેકશન છે જે તેઓ અહીં ક્યાંક એક સરખા હશે હવે તેને ડાર્ક કલર થી સાચી લાઇન સાથે જોડૉ અને આને b બિંદુ કહો તે પછી અહીં ક્યાંક એક લોકસ લાઇન દોરો હવે આ LFV લાઇનને નક્કી કરવા માટે આર્ક માંથી આગળનું દૃશ્ય પ્રોજેક્ટ કરો આ આખી લાઈન પ્રોજેક્ટ કરો તે આ બિંદુને છેદે છે ચાલો તે બિંદુને આપણે b 1 તરીકે નામ આપીએ હવે a અને b માં જોડી દો આ તે સાચી લંબાઈ છે જે આપણે તેને માપીશું હવે એકવાર તે સાચી લંબાઈ અહીંથી જાણ થતા જ તે પછી આ રેખાને છેદે છે જેથી આપણને આ b 1 મળશે હવે a અને b માં જોડૉ આ સાચી લંબાઈ છે આપણને ખૂણો ખબર નથી તેથી ચાલો આપણે તે માપીએ કે આ લગભગ 31 ડિગ્રીની આસપાસ મળે છે તે જ રીતે સાચી લંબાઈનો કોણ સાચી લંબાઈ જે પણ તે ખૂણો બનાવે છે તે ચાલો આપણે માપીએ કે જે 49 ડિગ્રી છે અને સાચી લંબાઈ 83 mm છે તેથી અજાણ સાચી લંબાઈ 83 mm છે અને હોરિઝોન્ટલ લાઈન દ્વારા હોરિઝોન્ટલ સપાટી સાથે બનાવેલ દેખીતો કોણ 31 ડિગ્રી છે અને વર્ટિકલ સપાટી સાથે 49 ડિગ્રી બનાવે છે આગામી વર્ગોમાં આપણે આ લાઈન પ્રોજેકશન ની દ્રષ્ટિએ વધુ ઉદાહરણો જોશું